આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે અમે હોર્ન એન્ટેનાની રચના ચાલુ રાખીએ છીએ તેથી વાસ્તવિક સમસ્યામાં જતા પહેલા ચાલો આપેલ હોર્ન પણ શોધી કાઢીયે કારણ કે આપણે આ ઉદાહરણ શરૂ કર્યું છે કે આ હોર્નનો ફાયદો શું થશે તમે જોયું કે મેં કહ્યું છે કે સામાન્ય રીતે આપણે 10 લેમ્બડા જ્વાળાઓનો ઉપયોગ કરીએ છીએ તેથી અહીં તે 5 5 છે અને તે તે કેટલું વધારે છે તે તમે જુઓ છો તે 5 5 લેમ્બડા નોટ તે 2 75 લેમ્બડા નોટ તેથી ત્યાં થોડો ફાયદો થશે તેથી ચાલો આપણે શોધી કાઢીયે તેથી અમારું સૂત્ર કહે છે ડી ખરેખર ડી અને જી હોર્ન માટે સમાન છે તેથી ડી 6 4 એ બી બાય લેમ્બડા નોટ ચોરસ છે તેથી જો તમે આ બધા મૂલ્યો મૂકો છો તો તમને 96 8 જેવું કંઈક મળશે ડાયરેક્ટિવિટી છે જેના દ્વારા લગભગ આ 19 86 ડીબી છે હવે અહીં ખરેખર આ એક સૂત્ર છે બીજો સૂત્ર છે જેનો ઉપયોગ પણ થાય છે તેથી તે સૂત્ર કંઈક અંશે પ્રયોગશીલ છે અને આ સૂત્ર તમને સારી વસ્તુ આપે છે પરંતુ કોઈ કિસ્સામાં તેનો ઉપયોગ કરવા માંગતો હોય તો બીજું સૂત્ર ઉપલબ્ધ છે જે આ કંઈક આપે છે તેથી અહીં તમે જુઓ છો કે આ સૂત્ર અન્યથા સરળ છે પરંતુ આ Le અને Lh તેઓ છે તેઓ ઇ અને એચ પ્લેનોમાં તબક્કાની ભૂલોને લીધે ખાસ કરીને ડીબીમાં થતા નુકસાનને રજૂ કરે છે કારણ કે તમે નથી જાણતા કે એબી ની કિંમત શું છે તેથી આ આપવામાં આવે છે અને તેથી તેઓ શું કરે છે આ બે વિમાનો માટે તેમની પાસે કેટલાક નવા ચલો s પણ છે જે બી સ્કેવેર બાય 8 લેમ્બડા ρ1 અને અન્ય વેરિયેબલ ટી છે આ સમય નથી આ આ બાબતોનો સતત છે ડેસ્ડ સ્કેવેર બાય 8 લેમ્બડા ρ2 ρ1 અને ρ2 બાકીનો છે તેથી તેનો અર્થ મૂળભૂત રીતે હું એમ કહી શકું છું કે આ એચ પ્લેન છે અને આ એક વસ્તુ છે અને આ ઇ પ્લેન છે અને આ એચ પ્લેન હોર્ન વસ્તુ છે અને કેટલાક આલેખ ઉપલબ્ધ છે જ્યાં તેઓ આ ચલો s અથવા ટી બંને વિરુદ્ધ ડીબીમાં તબક્કાની ભૂલોને લીધે ખોટ આપે છે હવે સામાન્ય રીતે ત્યાં 0 2 0 4 0 6 0 8 1 0 છે અને આલેખ આના જેવું કંઇક છે આ એલ છે જો કે Le એ s નાં ફંક્શન તરીકે આ Lh છે ટીના ફંક્શન તરીકે તેથી તમારા આ ગ્રાફમાંથી કારણ કે જો કોઈ એ ડેશેડ અને બી ડેશેડ જાણીતી હોય તો આ વસ્તુઓની ગણતરી કરી શકાય છે s અને t તેથી આલેખમાંથી તમે નુકસાન શોધી શકો છો તેથી જો આપણે તે જ સમસ્યા માટે કરીએ તો આપણે ચકાસી શકીએ કે આપણું મૂલ્ય નજીક છે કે નહીં તેથી જો તમે આપેલ s માટે તે 0 1575 જેવું કંઈક હશે અને આલેખમાંથી ટી 0 63 હશે તો તમે જોશો કે Le 0 2 ડીબી છે અને એલએચ 2 75 ડીબી છે તેથી જો તમે મૂકી દો કે તમને 18 93 ડીબી મળશે તેથી તમે આ પહેલા ફોર્મ્યુલાની જગ્યાએ જોશો કે જેણે અમને 19 86 ડીબી આપ્યું છે તેથી તે બરાબર નથી તો આપણે શું કરીશું તે પણ બીજું સૂત્ર છે કે હું તેમાં જઇશ નહીં તેથી ડિઝાઇનર વિવિધ સૂત્રો જેવા ફક્ત હું જ ત્રીજું સૂત્ર લખી રહ્યો છું તેનો ઉલ્લેખ કરવા માટે પાઇ લેમ્બડા ચોરસ બાય 32 એબીપછી ડી માં ડી તમે જોશો કે આ a b એક ફીડ માર્ગદર્શિકા છે ડીઈ એ ઇ પ્લેન હોર્નની ડાયરેક્ટિવિટી છે ડીએચ એ એચ પ્લેન હોર્નની ડાયરેક્ટિવિટી છે તેથી તે દ્વારા પણ લોકો શોધી કાઢે છે પરંતુ અમારું તે સૂત્ર અસરકારક છે તેથી હવે તે ફોર્મ્યુલાથી તમે જુઓ છો કે સમસ્યા હું કેવી રીતે શોધી શકું છું કે હું કઈ દિશામાં વધુ જ્વાળા કરું કે શું હું ઇ બાજુ પર વધુ જ્વાળા લગાવીશ અથવા એચ બાજુ વધુ જ્વાળા તેનો અર્થ એ કે મારું એ એબી શું હશે માની લો સમસ્યા એ છે કે એક લાભ સ્પષ્ટ થયેલ છે મને તે પિરામિડલ હોર્નથી ઘણું લાભ જોઈએ છે ફીડ વેગગાઇડ પરિમાણ જાણીતું છે હવે હું જ્વાળા કેવી રીતે કરું તેથી હવે તે પ્રયત્ન કરશે તે વાસ્તવિક ડિઝાઇનની સમસ્યા છે તેથી અને અહીં આપણે એક સૂત્ર ઠીક કરવું પડશે તેથી અમે તે જ સૂત્ર લઈએ છીએ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ પસંદ કરવા યોગ્ય સૂત્ર છે ફક્ત આ અમારું માનક સૂત્ર હતું હવે હું ફક્ત આ સૂત્રને બદલીશ હું આ જેવું લખી શકું છું અને પછી હું કહીશ કે ચાલો એચ પ્લેન હોર્ન જોઈએ જો pi એ બાય લેમ્બડા નોટ tan ઓફ 3 pi બાય 4 થી ઓછા તો તે મહત્તમ છે સ્વાભાવિક છે કે સામાન્ય રીતે લોકો આ મહત્તમ વસ્તુ માટે જાય છે તો જે tan પીએસઆઇ એચ બાય 2 આપે છે તે લગભગ 2 tan પીએસઆઇ એચ 4 બાય 4 છે અને આ બરાબર 3 લેમ્બડા નોટ તમે ભૂમિતિ જુઓ છો તેમાંથી તમે તેને મેળવી શકો છો તો આ a બાય 2 ભાગાકાર ρ2 બરાબર છે અને આપણે a બાય 2 બાય ρh બરાબર કરીશું કેવી રીતે અમે તે કરી રહ્યા છીએ કારણ કે જો તમે ρ2 ને ρh જુઓ એનો અર્થ છે કે જો હું તે એચ પ્લેન મેળવી શકું છે તો હું શું કહું છું લાંબા હોર્ન ρ2 અને ρh માટે હું લગભગ સમાન કહી રહ્યો છું લાંબા હોર્ન માટે તમે મેળવી શકો છો કારણ કે આ ભાગ એ જ રીતે ઇ પ્લેન હોર્ન માટે હવે આ મધ્ય જટિલ છે તો tan એચ તેથી અહીંથી હું કહી શકું છું કે tan be એટલું છે એ લગભગ 3 લેમ્બડા નોટ ρh હશે અહીંથી તમે જોશો ઇ પ્લેન હોર્ન અમને આવવા દો તેથી પાઇ બી બાય લેમ્બડા નોટ tan પીએસઆઇ ઇ by 4 એ pi બાય 2 કરતા ઓછા છે તે કહે છે કે tan pi બાય 2 લેમ્બડા નોટ બાય બી અને તે બી બાય 2 બાય ρe છે તેથી આપણે કહી શકીએ કે b લગભગ 2 લેમ્બડા નોટ ρe બરાબર હશે આપણે ρe અને ρh સાથે a અને b ને સંબંધિત છીએ તેથી હવે આ સૂત્રમાંથી હું લખી શકશે કે આ બરાબર 2 pi બાય લેમ્બડા નોટ ચોરસ ગુણ્યાં સ્કેવેરૃટ 3 લેમ્બડા નોટ ρh ગુણ્યાં સ્કેવેરૃટ 2 લેમ્બડા નોટ ρe છે તેથી હું G લખું છું 2 pi બાય લેમ્બડા નોટ સ્ક્વેર 3 લેમ્બડા નોટ ρh 2 લેમ્બડા નોટ ρe આ ગેઇન છે તે સંપૂર્ણપણે ρe અને ρh સાથે સંબંધિત છે હવે હું આ માટે અથવા આ માટેની અન્ય શરતોનો અમલ કરું છું મને તે સંતોષ કરવો પડશે જો હું આ ρ ρe અને ρh પસંદ કરું છું તો હોર્ન શારીરિક રીતે અનુભૂતિપાત્ર હોવો જોઈએ તેનો અર્થ એ કે મારે હવે તે અહીં મૂકવું પડશે આ હું પછીથી વાપરીશ હવે હું મૂકીશ કે Pe Ph ની બરાબર હોવી જોઈએ તેનો અર્થ એ છે કે જ્યાં મેં છોડ્યો તે સમયે b માયનસ b રુટ ઓવેર ρe બાય b સ્કેવેર માયનસ 1 બાય 4 બરાબર a માયનસ a રુટ ઓવેર ρh બાય a સ્કેવેર માયનસ 1 બાય 4 આ સ્થિતિ હું જી ફોર્મ્યુલામાં મૂકી રહ્યો છું આ ρ આ ρe અને આમાં જો હું મુકું તો મને આ જેવું કોઈ સમીકરણ મળે છે કારણ કે અહીં તમે તમારા માટે નિર્ધારિત છો અથવા તો તમે ρh G ની દ્રષ્ટિએ વ્યક્ત કરો છો અને તમે ρe પણ G ની દ્રષ્ટિએ વ્યક્ત કરો છો અહીં તમે આને ρe ρ ની જગ્યાએ મૂક્યા તેથી તે તમને એક સૂત્ર આપશે જ્યાં તમે તેને આમાં મૂકશો અને તમને આવું કંઈક મળશે એક જટિલ ફોર્મ્યુલા 2 હું એક નવી વેરીએબલો રજૂ કરીશ chi chi માઈનસ બી બાય લેમ્બડા સ્કેવેર 2 chi માઈનસ 1 ની બરાબર જી બાય 2 pi રુટ ઓવેર 3 બાય 2 pi બાય રુટ ઓવેર લેમ્બડા માઇનસ એ બાય લેમ્બડા સ્કેવેર ગુણ્યાં G સ્કેવેર બાય 6 pi ક્યુબ 1 બાય chi માયનસ 1 તેથી મેં સૂચવ્યું છે કે આ પરંતુ આખરે થોડા બદલાવ પછી કારણ કે આ જરૂરી છે કારણ કે જ્યારે તમે કરો ત્યારે મેં ખરેખર કર્યું હતું તેથી આ વ્યાખ્યાન પહેલાં જ મેં કર્યું હતું તેથી જ્યાં સુધી અને ત્યાં સુધી તમે ત્યાં ન હો ત્યાં સુધી તમે આગલામાં જઇ શકશો નહીં તેથી અંતિમ સૂત્ર અહીંથી થોડી વધુ બદલાવ પછી છે 2 chi માઈનસ બી બાય લેમ્બડા સ્કેવેર ગુણ્યાં 2 chi માઈનસ 1 બરાબર જી રુટ 2 રુટ 2 pi 1 બાય chi માઈનસ a બાય લેમ્બડા સ્કેવેર ગુણ્યાં જી સ્ક્વેર બાય 18 pi સ્ક્વેર એક બાય chi માઈનસ 1 સમાન સૂત્ર ફક્ત કેટલાક વધુ કોન્સ્ટન્ટ તેથી હવે chi શું છે chi મહત્વપૂર્ણ છે ρe બાય લેમ્બડા દ્વારા છે તેથી મારે શું કહેવું જોઈએ કે chi આ છે અને તેથી ρh બાય લેમ્બડા G સ્કેવેર બાય 24 pi સ્કેવેર 1 બાય Chi બને છે તેથી તમે એમ કહી શકો કે તમે જુઓ છો કે ρe પ્રમાણસરનું chi છે અને ρh તે chi થી વિપરિત પ્રમાણસર છે પરંતુ શ્રેષ્ઠ વસ્તુ એ છે કે આ ખરેખર મારા ડિઝાઇન સૂત્ર છે કારણ કે અહીં તમે જુઓ છો કે મારી પાસે ફક્ત 2 ચલો જી અને chi અન્ય વસ્તુઓ જાણીતી છે એ બી મને ખબર છે કે તે ફીડ વેગગાઇડ વસ્તુ છે તેથી સ્પષ્ટીકરણ મને જી આપશે હું chi માંથી chi શોધી શકું છું હું ρe અને ρh પણ શોધી શકું છું અને ρe અને ρh થી હું પાછા a અને b પર જઈશ તે પહેલાથી જ મને ખાતરી આપે છે કે બંધાયેલું છે a વધુ અથવા બી વધુ કેવી રીતે પસંદ કરવું ખરેખર તમે જુઓ છો કે તેઓ અહીં સંતુલિત છે જે આપેલ chi માટે ρe પ્રમાણસર છે અને ρh ઉલટું પ્રમાણસર છે તેથી શરૂઆતમાં તે કરવું મુશ્કેલ છે પરંતુ તમે તે કરી શકો છો હવે મુદ્દો એ છે કે આ સમીકરણમાં કોઈ સમાધાન નથી તેથી પુનરાવર્તિત આપણે તેને હલ કરવું પડશે શું તમારે આ કરવા માટે બે બાજુઓ કરવી પડશે તમારે હંમેશાં તે ચકાસવું પડશે આપેલ કોઈ ચોક્કસ લાભથી તમે chi અર્થ શોધી કાઢો તે અહીં મૂકવામાં આવે છે તમે જે chi અહીં મૂકી તેનાથી શરૂ કરો તમને કઈ બાજુ ઓછી છે તે શોધી કાઢો તદનુસાર તમે કાં chi વધારો અથવા chi ઘટાડો તેથી આખરે તે કરવાનું ચાલુ રાખો જ્યારે તમે વધુ કે ઓછા સમાન હોવ ત્યારે તે તમારો અંતિમ જવાબ છે તેથી હું પગલાં લખીશ તેથી આ સમીકરણ આ છે હું કહીશ હોર્ન ડિઝાઇન ઇક્વેશન ખૂબ મહત્વનું સમીકરણ અને હવે હું હોર્ન ડિઝાઇન સ્ટેપ્સ લખીશ પગલું 1 હું કહીશ કે નિર્ધારિત ગેઇનથી સમીકરણમાંથી chi શોધો પરંતુ તમે કરી શકતા નથી કારણ કે આ સમીકરણ તમે ઉકેલી શકતા નથી તેથી તમે શું શરૂ કરો છો x અને પ્રારંભિક chi કે તમે G બાય 2 pi રુટ 2 pi લો છો પછી આ સમીકરણમાં મૂકો એલએચએસ આરએચએસ તપાસો પગલું 2 હું કહીશ કે ડિઝાઇન સમીકરણના સમીકરણની ડાબી બાજુ અને ડિઝાઇન સમીકરણના આર જો એલએચએસ આરએચએસ કરતા ઓછું હોય તો તમે જોઈ શકો છો કે એલએચએસ ઓછું છે તેથી તમે જુઓ છો કે અંશમાં chi આવી રહ્યા છે અહીં chi સંપ્રદાયોમાં આવે છે તેથી સ્પષ્ટ પસંદગી એ છે કે જો એલએચએસ આરએચએસ કરતાં ઓછી હોય તો chi વધારો અને જો વધારે હોય તો chi ઘટાડો તેથી પુનરાવર્તિત chi ફાઇનલમાં આવે છે તે ક્ષણ પછી તમે આગળનું પગલું જોશો તે તમને અહીં મળશે ρe ρh શોધો કારણ કે તે આ સમીકરણોમાંથી નિર્ધારિત વસ્તુઓમાંથી છે તમને ρe અને ρh મળે છે અને એકવાર તમે ρe જાણો છો કે પછી તમે b શોધી શકો છો એકવાર તમે ρh જાણો છો કે તમે a શોધી શકો છો તો ચાલો આપણે તે માટે કરીએ અથવા આપણે તે કેવી રીતે કર્યું તે સમજાવવા માટે કોઈ સમસ્યા લઈએ અને અંતે તમે પણ એક વસ્તુ કરી શકો છો હું કહીશ કે આ પછી મારે બીજું પગલું ઉમેરવું જોઈએ તે પગલું 4 શારીરિક અનુભૂતિ માટે તપાસો કારણ કે તે પ્રાપ્ત થયું છે કે નહીં તે તમે ચકાસી લેવું જોઈએ તેમ છતાં અમે તેને બાંધી બાંયધરીમાં લઈ લીધું છે પરંતુ તમારે તપાસ કરવી જોઈએ કારણ કે જ્યારે તમને અંતિમ કૈક મળ્યું છે ત્યારે થોડી ભૂલ થઈ શકે છે તેથી તે એવું ન હોવું જોઈએ કે તમારી યાંત્રિક સહનશીલતા તે નિયંત્રિત કરી શકશે નહીં તેથી તે માટે આ અંતિમ ચેક પણ ત્યાં હોવો જોઈએ તેથી સમસ્યા એ છે કે ઉત્તમ ગેઇન એક્સ બેન્ડની રચના કરવામાં આવે છે એક્સ બેન્ડનો અર્થ 8 2 થી 12 4 ગીગાહર્ટ્ઝ હોર્ન છે તેથી તે 11 ગીગાહર્ટ્ઝ પર 22 6 ડીબી છે તે લાભ છે હોર્નને ડબલ્યુઆર 90 વેવગાઇડ દ્વારા શોષવામાં આવે છે અને આ ડબલ્યુઆર 90 વેવગાઇડમાં વેવગાઇડનું આંતરિક પરિમાણ એ 0 9 ઇંચ છે અને બી સાંકડીનું પરિમાણ 0 4 ઇંચ છે તેથી અહીંથી આપણે પ્રાપ્ત કરી શકીએ કે સંપૂર્ણ શું છે પરંતુ ગેઇન આપવામાં આવે છે તેથી અમે ડિઝાઇન શરૂ કરી રહ્યા છીએ 6 ડીબી ફાયદો શું છે કે જો હું સંપૂર્ણ વસ્તુ પર મૂકું તો તે 181 97 અથવા 182 છે અને મારું લેમ્બડા નોટ તે 2 7273 સેન્ટિમીટર છે અને આ a બાય લેમ્બડા 0 8382 છે અને b બાય લેમ્બડા 0 3725 છે હવે પ્રથમ પગલું એ છે કે આપણે ઇટરેશન શરૂ કરી શકીએ છીએ તેથી ઝેટા સ્ટાર્ટ જે 181 97 બાય 2 pi ગુણ્યાં રૂટ 2 pi માં હશે તેથી તે મને 11 5539 આપશે પછી તમે પુનરાવર્તન કરવાનું ચાલુ રાખો છો તમે જોશો કે શરૂઆતમાં એલએચએસ આરએચએસ કરતા વધારે છે તેથી અમારે હવે ઘટાડો કરવો પડશે જે તમને છેવટે ઘટાડે છે જ્યારે મેં chi ફાઇનલ મળ્યું ત્યારે કર્યુંતું 11 1157 જેવું કંઈક છે તેથી 11 55 શરૂ કર્યું તે 11 11 મળ્યું તેથી તે મને ρe આપે છે ફક્ત અહીંથી તમે ρe શોધી શકો છો કે તે 8 લેમ્બડામાં chi હશે તેથી તે 11 પોઇન્ટ જુઓ pe psi માં લેમ્બડા 11 1157 લેમ્બડા હશે તેથી તે 30 316 સેન્ટિમીટર અથવા 11 935 ઇંચ ρh છે જો તમે 12 0094 લેમ્બડાની ગણતરી કરો તેથી તે 32 753 સેન્ટિમીટર છે અહીંથી 12 895 ઇંચ તમે એ ની ગણતરી કરી શકો છોa શું છે તે સ્કેવેર રુટ 3 લેમ્બડા નોટ ρ2 પહેલેથી જ મેં લાંબા હોર્ન માટે બતાવ્યું છે 3 લેમ્બડા નોટ ρh તેથી ρh મને અહીં મળી તેથી તે 16 37 સેન્ટિમીટર અથવા 6 445 ઇંચનું બને છે અને બી એ રુટ ઓવેર 2 લેમ્બડા નોટ ρ1 છે એટલે કે 2 લેમ્બડા નોટ ρe એટલે કે 4 715 લેમ્બડા નોટ એટલે કે 12 859 સેન્ટીમીટર અથવા 5 063 ઇંચ છે અને જો હું તપાસું છું કે pi બરાબર 10 005 લેમ્બડા અથવા 27 286 સેન્ટિમીટર 10 743 ઇંચ અને પીએચ જેવું જ છે તેથી તે ખુલ્લા ઓપન એન્ડેડ વેવગાઈડમાંથી 10 ઇંચનું જ્વાળા હશે એક્સ બેન્ડ માટે 10 ઇંચ એકદમ લાંબી છે તેથી આ પિરામિડ હોર્નની રચનાને પૂર્ણ કરે છે હવે તમે ખરેખર જોયું કે ફેજ ફીલ્ડ ક્ષેત્ર a ખરેખર હોર્ન અપેર્ચરમાં સાંકડી પરિમાણ અને તે બંને જ્વાળા છે તે બંનેનું વિશાળ પરિમાણ છે તેથી ત્યાં ઘણા મોટા પ્રમાણમાં ક્રોસ ધ્રુવીકરણ ઉત્પન્ન થશે તમે જાણો છો કે પ્રબળ વેવગાઇડમાં આપણે જે વસ્તુઓ ક્રોસ પોલ રાખીએ છીએ તેની સંક્ષિપ્તતાને કારણે રાખીશું પરંતુ તે ક્ષણ જે ભડકે છે ત્યાં ક્રોસ પોલ્સ હશે ક્રોસ ધ્રુવીકરણ ઘટકો ઉત્પન્ન થવાનું પ્રારંભ થશે તેથી કોઈપણ પિરામિડ હોર્નમાં મોટા ક્રોસ પોલ્સ છે તેથી તે અમુક કેસોમાં કેટલીક સમસ્યા ઉભી કરે છે અને ત્યાં પણ મોટા પાયે છે કારણ કે તે એક વિશાળ અપેર્ચર છે ત્યાં પ્રતિબિંબ અને વિચ્છેદ વગેરે છે તેથી હોર્ન તેથી જ તેઓ ખૂબ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નથી તેમ છતાં હું કહી રહ્યો નથી કે નુકસાન વધુ છે પરંતુ આ ક્રોસ પોલને લીધે ત્યાં નુકસાન છે જે ધ્રુવીકરણને નુકસાન છે તેથી તેથી જ હોર્નની કાર્યક્ષમતા સામાન્ય રીતે 50 થી 60 ટકા હોય છે તેથી ખાસ કરીને રેડિયોમીટર એપ્લિકેશન અંતર તારામાં આ કાર્યક્ષમતાને 75 થી 80 ટકા સુધી વધારવા માટે લોકો 75 80 ટકા વસ્તુ સાથે વધુ સારા હોર્ન વાપરે છે જેને કોરુગેટેડ હોર્ન કહેવામાં આવે છે ખરેખર તમે આ શું થાય છે ક્રોસ પોલ્સ પેદા થાય છે તેથી જો તે ક્રોસ પોલ્સને દબાવી શકાય છે તો શુદ્ધ ધ્રુવીકરણ શુદ્ધતામાં સુધારો થાય છે તેથી આમાં જે થાય છે તે હોર્ન છે તેથી હોર્નની અંદર આ સાઇડ વ્યૂ સંકોચનનો અર્થ તમે જાણો છો કે વળિયાવાળું પતરું વગેરે તેથી કેટલાક આગળ નીકળી આવેલો ભાગ કેટલાક ધાતુના પ્રોટ્રુઝન આ ધાતુના પ્રોટ્રુઝન છે જેમ કે આ ધાતુઓની રચનાઓ છે તેથી આ રચનાઓ ખરેખર તે ક્રોસ ધ્રુવીકરણની વસ્તુઓ શોષી લે છે તેથી આ પ્રોટ્રુઝન તે પરિમાણો વગેરે છે ચાલાકીથી તમે તે વસ્તુઓને કાપી શકો છો જેને કોરુગેટેડ હોર્ન કહેવામાં આવે છે અને હું એમ પણ કહેવા માંગુ છું કે ફેઝ સેન્ટર નામની એક કન્સેપ્ટ છે ખરેખર એન્ટેના દ્વારા ફેલાયેલ દરેક દૂરના ક્ષેત્રને એફાર ફીલ્ડમાં સામાન્ય સ્વરૂપમાં લખી શકાય છે હવે આ શું છે તમે જુઓ છો કે આ એક કંપનવિસ્તાર કાર્ય છે તેનો અર્થ એ કે દૂર ક્ષેત્રમાં થિટા ફાઈ સાથે ભિન્નતા છે જે કંપનવિસ્તાર કાર્ય છે અને આ ફેઝ છે હવે ચોકિંગ અથવા નેવિગેશન લેન્ડિંગ સિસ્ટમ વગેરેમાં એન્ટેનાને સંદર્ભ પોઇન્ટ આપવું જરૂરી છે તે ખરેખર તે પોઇન્ટ કે જ્યાંથી એન્ટેના રેડિયેશન આવે છે હવે ખરેખર આ પ્રકારના અપેર્ચર એન્ટેનામાં આ પ્રકારનો કોઈ પોઇન્ટ નથી કારણ કે પોઇન્ટ ફક્ત ગોળાકાર તરંગો માટે જ શક્ય છે આ અપેર્ચર એન્ટેના સામાન્ય રીતે ગોળાકાર તરંગો ઉત્પન્ન કરતા નથી તેઓ નળાકાર તરંગમાં સ્રોતોને ઉત્પન્ન કરે છે કરે છે પરંતુ સંદર્ભ હેતુ માટે કાલ્પનિક પોઇન્ટ ધારવામાં આવે છે તેથી તે પોઇન્ટ શું છે તે સંદર્ભ પોઇન્ટમાં એક લાક્ષણિકતા હોવી જોઈએ કે જે આપેલ આવર્તન માટે આ પીએસઆઈ થિટા ફાઈ છે તેનો અર્થ એ કે આ ફેઝ કાર્ય આ થેટા અને ફાઈથી સ્વતંત્ર હોવું જોઈએ તેનો અર્થ એ કે જે થિટા ફાઈ હું તે પોઇન્ટને જોઉં છું આ પીએસઆઈ થિટા ફાઈ તેથી એનો અર્થ એ કે પીએસઆઈ થિટા ફાઈ એ તે પોઇન્ટથી સ્થિર દેખાવા જોઈએ આપેલ આવર્તન માટે આ થિટા ફાઈથી સ્વતંત્ર છે આ પોઇન્ટને તેથી કહેવામાં આવે છે તે પોઇન્ટ કે જેના પર આ માન્ય છે જેને એન્ટેનાના ફેઝ કેન્દ્ર કહેવામાં આવે છે તેથી જ્યારે ફેઝ ના કેન્દ્રનો સંદર્ભ હોય ત્યારે એન્ટેના દ્વારા વિકસિત ક્ષેત્રોને ઇક્વિ ફેઝની સપાટીવાળા ગોળાકાર તરંગો માનવામાં આવે છે પ્રાયોગિક એન્ટેના જેવા કે એરે રિફ્લેક્ટર અને અન્ય માટે એક ક્ષેત્ર એક સિંગલ ફેઝ કેન્દ્ર બધા થિટા ફાઈ માટે માન્ય નથી જો કે ઘણી સિસ્ટમોમાં એક પોઇન્ટ શોધી શકાય છે જેના માટે મોટાભાગના થિટા ફાઈ માટે આ કોન્સ્ટન્ટ છે ખાસ કરીને મુખ્ય લોબ થેટા અને ફાઇ રેન્જ પરાવર્તકોને ફીડ કરવા માટે એન્ટેના સ્પેસ સેન્ટર ફોકસ પર મૂકવામાં આવે છે કે આપણે પછી જોશું નહીતો તમે ફોકસ કેવી રીતે નક્કી કરો છો તેથી જ તમારે ફેઝ કેન્દ્રને જાણવાની જરૂર છે તેનો અર્થ એ છે કે જ્યાંથી તમે વિચારી શકો છો કે એન્ટેના રેડિયેશન આવી રહી છે સામાન્ય રીતે હોર્નનું ફેઝ કેન્દ્ર તે તેના મોં પર સ્થિત નથી મોં એટલે કે જ્યાંથી શરૂ થાય છે આ દેખાય છે આ મોં આ તે અપેર્ચર છે તે મોં પર નથી તે અપેર્ચર પર નથી પરંતુ ખરેખર કાલ્પનિક એપેક્સ અને અપેર્ચર વચ્ચે છે તેથી આ અપેર્ચર છે આ કાલ્પનિક એપેક્સ છે તબક્કો કેન્દ્ર અહીં ક્યાંક છે હોર્નના ફેઝ કેન્દ્રનું ચોક્કસ સ્થાન તેના જ્વાળા ના ખૂણા પર આધાર રાખે છે મોટા ફ્લેર એંગલ માટે ફેઝ કેન્દ્ર શિખરની નજીક છે કેમ કે ઝગમગાટ ઓછો થાય છે જયારે ફેઝ કેન્દ્ર અપેર્ચર તરફ આગળ વધે છે તેથી ઓપન એન્ડેડ અંતવાળા વેવગાઇડનું ફેઝ કેન્દ્ર ક્યાં છે જે કંઈ નથી પરંતુ જ્વાળા 0 છે તેથી જ તે અપેર્ચર પર છે તેથી હું આશા રાખું છું કે તમે જાતે જ એક હોર્ન ડિઝાઇન કરી શકશો જે આપણે પહેલાથી જોયું છે કે ડાઈપોલ્સ વગેરે કેવી રીતે બનાવવી ખાસ કરીને ફોલ્ડ ડાઈપોલ્સ વગેરે તેથી તમારી પાસે આ બીજા અપેર્ચર એન્ટેના થી એકદમ સારી માત્રામાં જ્ઞાન છે તે ખૂબ જ ઉપયોગી છે જે ડીશ એન્ટેના છે જેનો ઉપયોગ હમણાં ટીવી રીસેપ્શન થી લઈને તમામ માં થાય છે પરંતુ સેટેલાઈટ કમ્યુનિકેશંસ વગેરે માં હંમેશાં ઉપયોગમાં લેવાય છે જ્યાં આપણે 90 ટકાની કાર્યક્ષમતા જોઈએ છે 60 70 ટકાની કાર્યક્ષમતા નથી માંગતા તેથી આપણે તે પછીના વર્ગમાં જોઈશું કે તે વસ્તુઓ શું છે અમે વિગતોમાં જોઈ શકતા નથી કારણ કે તે વિગતવાર વસ્તુ શામેલ છે પરંતુ અમે જોશું કે તે એન્ટેનાની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે ત્યાં વિવિધ કાર્યક્ષમતાની ખ્યાલ કેવી છે તે કરવા માટે અને પછી તે સિસ્ટમનો શું ફાયદો છે તે ભૂમિતિને જોતા આપણે જોઈશું અને પછી આપણે ખરેખર જોશું કે જો તમારી પાસે આ પ્રકારની જાણીતી એન્ટેના નથી પરંતુ તમે એન્ટેનાની રચના કરી છે અથવા તમને એન્ટેના આપવામાં આવે છે તો વિશ્લેષણ કેવી રીતે કરવું કે જો સમય પરવાનગી આપે તો અમે તે મુદ્દો પણ લઈશું